સેલ કલ્ચર ટેકનોલોજી પર ના વ્યાખ્યાન શ્રેણીમાં ફરીથી આપનું સ્વાગત છે તેથી આજે આપણે પાંચમા સપ્તાહનું પાંચમું વ્યાખ્યાન કરીશું તેથી જો તમે લોકો છેલ્લું વ્યાખ્યાન યાદ કરો તો આપણે વાત કરી હતી આપણે એક કેસ સ્ટડી લીધો હતો જેમાં એક કંપનીએ એવી કેટલીક દવાઓનું સ્ક્રીનીંગ કરવાનું છે જે અલ્ઝાઈમર ના દર્દીઓને મદદરૂપ હોવાનું માનવામાં આવે છે અને કાલ્પનિક રીતે અથવા પરિમાણો થી આપણે કહ્યું કે દવાના ઉપયોગથી સિનેપ્સ ની સંખ્યા વધશે અથવા બીજા શબ્દોમાં સિનેપ્ટિક બટન ને તે રીતે માપવામાં આવી શકે છે અને તેમાંથી પસાર થતાં આપણે એક પ્રકારનો અહેસાસ થયો કે કેટલાક પાસાઓ છે જે ઈન વિટ્રો સ્તરે વધુ આધુનિક મોડેલ પ્રણાલી ના વિકાસની માંગ કરે છે તેથી જો તમને તે મુદ્દો યાદ હોય તો આપણે એ મુદ્દા પર આવ્યા કે આપણને એક મુદ્દા ની જરૂર છે જે આપણી સામે ખૂબ સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે કે આપણને પેટર્ન નેટવર્ક ની જરૂર છે એક એવું નેટવર્ક જે દિશામાં માહિતી સ્થાનાંતરણને અનુસરે છે બીજું આપણે ત્રી પરિમાણમાં નેટવર્ક વિકસાવી શકીએ છીએ 2 પરિમાણથી 3 પરિમાણ માં અને ત્રીજો ઉભરતો ખ્યાલ કે કઈ પ્રકારની બાબતો વિચારવા અથવા ફરી જોવા માટે છે તે ગર્ભ હિપ્પોકેમ્પલ સંવર્ધન નો ઉપયોગ કરવાનો એક બુદ્ધિશાળી વિચાર છે જે ગર્ભ દિવસ 18 છે અથવા સગર્ભા માતાના 22 કે 23 દિવસોમાંથી જ્યાંથી આપણે ગર્ભ 18 ગર્ભ પ્રાપ્ત કરીએ છીએ તે અલ્ઝાઇમર સિસ્ટમ Alzheimer's system નું મૂલ્યાંકન કરવા માટે સારું મોડેલ સિસ્ટમ છે તેથી તે આપણને ઉકેલોની કેટલીક ભાવિ શોધમાં લાવે છે તેથી ઉકેલ માટે ભાવિ શોધ મુખ્ય ધ્યેયથી શરૂ થાય છે આપણે પુખ્ત હિપ્પોકેમ્પલ ન્યુરોન નું ત્રિ પરિમાણીય પેટર્ન નેટવર્ક ટેસ્ટ બેડ તરીકે રાખવાની ઇચ્છા ધરાવીએ છીએ તો ચાલો હું તેને એકસાથે મૂકી દઉં તેથી આપણે સપ્તાહ 5 ના વ્યાખ્યાન 5 માં છીએ તેથી ઇચ્છિત ધ્યેય પુખ્ત હિપ્પોકેમ્પલ ચેતાકોષોનું 3 પરિમાણીય 3D પેટર્ન નેટવર્ક બનાવવું છે પુખ્ત હિપ્પોકેમ્પલ ન્યુરોનનું 3D પેટર્ન નેટવર્ક એ ટેસ્ટિંગ બેડ તરીકે દવાઓ માટે અથવા તમે અલ્ઝાઇમર રોગ સામે સંભવિત દવા ના ઉમેદવારો કહી શકો છો અને અલબત્ત આ કિસ્સામાં આપણે સંભવિત મોડેલ સિસ્ટમ નો ઉપયોગ કરીશું પ્રાણી સિસ્ટમ માં શરૂ કરવા માટે 3 શક્યતાઓ હોઈ શકે છે ઉંદર નાનો ઉંદર અને જો શક્ય હોય અને જો પરિસ્થિતિ અનુકૂળ હોય તો સર્જરી ટેબલ પરથી મેળવેલા માનવ ચેતાકોષો તેથી તમારો પહેલો કટ A અથવા B હશે અને અલબત્ત ત્રીજો C હશે અને આપણે તેના વિશે વાત કરીશું કે તમે કેવી રીતે માનવ ચેતાકોષ મેળવી શકશો ખાસ કરીને એ થઈ શકે છે ઉદાહરણ તરીકે ત્યાં મગજના ગાંઠની શસ્ત્રક્રિયા ચાલી રહી છે તેથી જ્યારે તેઓ માનવ મગજમાંથી ગાંઠને દૂર કરે છે ત્યારે એક વસ્તુ જે થાય છે તે એ છે કે સારા મગજના પેશીઓનો એક ભાગ પણ નીકળે છે તેથી જો તમારી પાસે આ કૌશલ્ય હોય અને જો તમારી પાસે ઓપરેશન થિયેટરમાંથી પેશીઓને કેવી રીતે એકત્રિત કરવા અને તેની પ્રક્રિયા કરવી તે તકનીક ની જાણકારી હોય અને અલબત્ત ત્યાં રહેલા જીવંત ચેતાકોષોના તે ચોક્કસ ભાગનો ઉપયોગ કરવો તો તમે ખરેખર માનવ ચેતાકોષ તમારા પ્રયોગ માટે મેળવી શકો છો તેથી આપણે તે ભાગ પર પછીથી આવીશું તેથી ચાલો આપણે વિચાર કરીએ અથવા ચાલો કેવી રીતે અન્વેષણ કરીએ તેથી પ્રથમ વસ્તુ એ છે કે તમારે હવે તમારો સ્રોત બદલવાનો છે તેથી તમારો સ્ત્રોત ગર્ભથી લઈને પુખ્ત વયના લોકો સુધી બદલાઈ રહ્યો છે તેથી જો તમને યાદ હોય કે જ્યારે આપણે ગર્ભ હિપ્પોકેમ્પસ વિશે વાત કરી હતી તો તે આના જેવું હતું તે એક પ્રકારનું ખૂબ જ નાજુક F18 પેશી છે જયારે પુખ્ત વયના લોકો માં તે આનાથી વધુ મોટી વસ્તુ હશે હવે આ પેશી ને ગર્ભ સાથે સરખામણી કરી છે તેને યાંત્રિક પદ્ધતિ થી અલગ કરી શકાતી નથી તેથી ગર્ભના કિસ્સામાં તમે યાંત્રિક રીતે પેશીઓને અલગ કરી શકો છો બીજી બાજુ જો તમે પુખ્ત હિપ્પોકેમ્પલ ન્યુરોન સંવર્ધન ની પુખ્ત કોષ સંવર્ધન વિકસાવવા માંગતા હો તો તમે યાંત્રિક રીતે આવું કરી શકતા નથી તમારે જરૂર પડશે પ્રથમ પગલાં ની જે આ પહેલા એન્ઝાઇમેટિક અને ત્યારબાદ યાંત્રિક અભ્યાસક્રમ હશે હવે જ્યારે તમે એન્ઝાઇમેટિક પગલાં વિશે વાત કરો ત્યારે કયું એન્ઝાઇમ અનુકૂળ રહેશે કારણ કે તે પુખ્ત પેશી છે તેથી એન્ઝાઇમ હોવું જરૂરી છે હું કહીશ કે તે આ કોષોને નુકસાન ન પહોંચાડે તેટલું હળવું હોવું જોઈએ કારણ કે આ પુખ્ત હિપ્પોકેમ્પલ ચેતાકોષની પુનર્જીવિત સંભવિત પુનર્જીવિત કરવાની ખૂબ જ મર્યાદિત ક્ષમતા છે તેથી તમે જાણો છો કે તે પુનર્જીવિત કરવાની ખૂબ મર્યાદિત ક્ષમતા ધરાવે છે તેથી જો તમે જાણતા હોવ કે તેમાં પુનર્જીવિત કરવાની ક્ષમતા મર્યાદિત છે તો તમે આ પેશીને વ્યાપકપણે નુકસાન પહોંચાડવા માંગશો નહિ તેથી એન્ઝાઇમેટિક સારવાર માટે જે એન્ઝાઇમ પસંદ કરવામાં આવ્યું તે અન્ય એન્ઝાઇમ કરતાં વ્યાજબી રીતે સારું છે જેને પેપેન કહેવામાં આવે છે એકદમ ઓછી માત્રામાં અને હું તમને એક વધારાનો સંદર્ભ આપીશ જ્યાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પેપેન અથવા અન્ય પેપેન ની કેટલી માત્રા તમને મદદ કરશે તેથી પેપેન એન્ઝાઇમેટિક વિભાજન તરીકે કાર્ય કરે છે હવે તમે આ કિસ્સામાં શું કરશો તમારે સમય સાથે સારું પરિણામ મેળવવું પડશે તેથી તમારું પહેલું શ્રેષ્ઠતાનુંરૂપ અહીં જથ્થા માટે સારું પરિણામ આવે છે પછી ની વસ્તુ જે સમય છે બીજી વસ્તુ એક જ લાઇન માં તાપમાન છે ક્યારેક મારે તાપમાન વધારવાની જરૂર પડી શકે છે પરંતુ તમારે સાવચેત રહેવું જોઈએ કે તમે તેને નિયમિત રીતે કરી શકો છો અથવા તમે તેને પાણીના વાસણ માં 4 ડિગ્રી અથવા 20 ડિગ્રી પર કરવા માંગો છો તે નિર્ણય તમારે સારા પરિણામ ના સમયગાળા દરમિયાન નક્કી કરવો પડશે તેથી એકવાર તમે આ પરિમાણોને શ્રેષ્ઠ કરો પછી તમારે આ સ્થિતિમાં યાંત્રિક રીતે ગર્ભના પેશીઓને વિભાજન કરતી વખતે સમજવું પડશે તે પરિસ્થિતિમાં મોટાભાગના અગ્રણી કોષો જે ત્યાં હાજર હતા જ્યાં પિરામિડલ ન્યુરોન્સ અને ઉભરતા ગ્લિયલ કોષો જે મોટે ભાગે એસ્ટ્રોસાઇટ્સ છે હવે એક વસ્તુ જે વર્ષોથી કોષ સંવર્ધકો ખાસ કરીને તે લોકો કરે છે જે ન્યુરલ કોષ સંવર્ધન માં સારા છે તેઓએ ચેતાકોષો માટે માધ્યમ શ્રેષ્ઠ બનાવ્યું છે ન્યુરોન માટે માધ્યમ સારું કરવાનો અર્થ શું છે હવે તેનો અર્થ એ છે કે જે માધ્યમ વિકસાવવામાં આવ્યું છે તે પસંદ કરે છે અથવા પ્રાધાન્યપૂર્વક ચેતાકોષોને ગ્લિઅલ કોષોની તુલનામાં વધુ સારી રીતે વધવા દે છે તેથી તે અનિવાર્યપણે આપણને એક મુદ્દા પર લાવે છે આપણે જાણીએ છીએ કે મગજમાં તમારી પાસે ગ્લિઅલ કોષો અને ચેતાકોષો અને ગ્લિઅલ કોષ બહારના ન્યુરોન્સ ની સંખ્યા છે અને ગ્લિઅલ કોષો માં બહુવિધ કાર્યો હોય છે જો તે ઓલિગોડેન્ડ્રોસાઇટ હોય તો તે માઇલિનેશન ને ટેકો આપે છે જો તે શ્વાન કોષ છે તો તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની બહાર માયલિનેશન ને સપોર્ટ કરે છે જો તે એસ્ટ્રોસાઇટ છે જે ત્યાં હાજર છે તો તેઓ હોમિયોસ્ટેસિસ ને આધાર આપશે તે સુનિશ્ચિત કરશે કે વધારે ન્યુરોટ્રાન્સમીટર અને ન્યુરોટ્રાન્સમીટર સંબંધિત ઝેરી અસર ટાળવામાં આવી રહી છે તેથી જ્યારે આપણે આ માધ્યમ વિકસાવવાની વાત કરીએ છીએ ત્યારે એક કોલ કરવો પડે છે કે શું તમે મિશ્ર સંવર્ધન ને વાસ્તવિક જીવનની સંવર્ધન થી સંપૂર્ણપણે બંધ કરવા માંગો છો પરંતુ પછી જો તમારે આ કરવું હોય તો ત્યાં એક પકડ છે કે જે ચેતાકોષો ને વિભાજીત કરશે નહિ પરંતુ ગ્લિઅલ કોષો ઝડપી દરે વિભાજિત થશે અને જો તમે લાંબા સમય સુધી સંવર્ધન ને મંજૂરી આપો છો તો ગ્લિઅલ કોષો ચેતાકોષોની સંખ્યા બહાર કરશે અર્થમાં મોટી સંખ્યામાં સ્પર્ધા થશે કારણ કે તેઓ ભાગલા પાડશે તેઓ વધુ પોષક તત્વો લેશે અને સંવર્ધન છેવટે વધુ વસ્તી ધરાવશે અને તમે લાંબા સમય સુધી સંવર્ધન ને જાળવી શકશો નહીં તેથી જો તમે મિશ્ર સંવર્ધન કરવા માંગતા હો તો તમારે સારા પરિણામ આપતા માર્ગ વિશે વિચારવું પડશે કે તમે કેવી રીતે ખાતરી કરી શકો છો કે ગ્લિયલ કોષો ની વસ્તીને તપાસવામાં આવે છે જેથી તેઓ ખૂબ ફેલાતા નથી તેથી તમે જાણો છો કે તમે ખરેખર સંવર્ધન ને સંભાળી શકતા નથી પરંતુ આ કહ્યા પછી હું તમને કહી દઉં કે શું તમે ખરેખર ચોક્કસ સ્થિતિની નકલ કરી શકો છો જ્યાં તમારી સાથે ગ્લિઅલ કોષો ઓછી માત્રામાં જોડાયેલા હોય તો તમે વાસ્તવિક જીવનની પરિસ્થિતિ થી વધુ નજીક છો અને તે આ હિપ્પોકેમ્પલ ન્યુરોન્સ ની વિદ્યુત પ્રવૃત્તિને પણ પ્રભાવિત કરે છે તેથી જે માધ્યમોનો સામાન્ય રીતે ગર્ભ હિપ્પોકેમ્પલ ચેતાકોષ માટે ઉપયોગ થાય છે તેને ન્યુરો બેઝલ માધ્યમ કહેવામાં આવે છે તમે ઓનલાઈન જઈને ન્યુરો બેઝલ માધ્યમ ચકાસી શકો છો અને ન્યુરો બેઝલ માધ્યમ B27 નામની રચના સાથે પૂરક છે આ રચના મુખ્યત્વે ગ્રેગરી બ્રુઅર નામના સજ્જન દ્વારા વિકસાવવામાં આવી હતી તે સમયે તે દક્ષિણ ઇલિનોઇસ યુનિવર્સિટીમાં સ્પ્રિંગફીલ્ડ ઇલિનોઇસમાં એક સેકન્ડ તે ગ્રેગરી નદી દક્ષિણ ઇલિનોઇસ યુનિવર્સિટીમાં હતા શરૂઆતમાં તેણે B10 અથવા 6 નામનું કંઈક માધ્યમ જેવું વિકસાવ્યું હતું અને તેણે તેને બી 27 બનાવ્યું તેથી બી 27 એટલે 27 વિવિધ ઘટકો જે તેમાં ઉમેરવામાં આવે છે જે મુખ્યત્વે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને અન્ય ચેતાકોષ ના વૃદ્ધિને ટેકો આપે છે અલબત્ત પાછળથી તે સાબિત થયું છે કે તે સ્નાયુ કોશિકાઓ તેમજ હૃદય ના કોષો જેવા અન્ય ઉત્તેજક કોષોની વૃદ્ધિને પણ ટેકો આપે છે અને તે ખૂબ જ પછી થી સાબિત થયું હતું પરંતુ શરૂઆતમાં તે ખાસ કરીને હિપ્પોકેમ્પલ ન્યુરોન અને મગજના અન્ય ચેતાકોષોના વિકાસને ટેકો આપવા માટે વિકસાવવામાં આવ્યું હતું અને તમારી પાસે 2 પૂરક છે તેથી સોડિયમ બાયકાર્બોનેટ બફર નો ઉપયોગ કરીને ન્યુરો બેઝલ ને બફરીંગ કરવામાં આવ્યું છે તેથી તમારે CO2 ઇન્ક્યુબેટર નો ઉપયોગ કરવો પડશે અને મોટાભાગના CO2 ઇન્ક્યુબેટર 5 ટકા ગર્ભ હિપ્પોકેમ્પલ અથવા કોઈપણ હિપ્પોકેમ્પલ ન્યુરોન અથવા સંવર્ધન માટે પસંદ કરે છે આ એન્ટીબાયોટીક અને એન્ટી માયકોટિક દ્વારા પૂરક છે અને ત્યાં અન્ય ઘટક હશે જે ઉમેરવામાં આવે છે જેને ગ્લુટામેક્સ કહેવામાં આવે છે ગ્લુટામેક્સ એ બીજું કંઈ નથી તે મૂળભૂત રીતે ગ્લુટામાઇન નું ડાઇપેપ્ટાઇડ છે જે તમને ગ્લુટામાઇન ઉમેરવા માટે જરૂરી છે કારણ કે આ એક ઘટક છે જે ખૂબ જ ઝડપથી ખરાબ થાય છે તેથી વિજ્ઞાન તકનીક ની જેમ કોઈ એક તબક્કે તમે જાણો છો કે શરૂઆતમાં તે ઈન વિટ્રો જિન માં હતું તેઓએ એક ઉત્પાદન વિકસાવ્યું જ્યાં 2 ગ્લુટામાઇન જે એક એમિનો એસિડ છે જે તમે પેપ્ટાઇડ બંધ નો ઉપયોગ કરીને 2 ગ્લુટામાઇન જોડી શકો છો અને તેને ગ્લુટામેક્સ કહેવામાં આવે છે દેખીતી રીતે એવું જણાયું છે કે ગ્લુટામેક્સ એ ગ્લુટામાઇન ના ઉપયોગની સરખામણીમાં વધુ શક્તિશાળી સ્થિર સંયોજન છે જે અન્યથા ખરેખર ખૂબ સહાયક નથી મારો મતલબ છે કે તેને ટેકો આપે છે જ્યારે તે માધ્યમમાં ભળી જાય ત્યારે તે શેલ્ફ લાઇફ ખૂબ ઓછી હોય છે તેથી આ તે માધ્યમ છે જે મોટે ભાગે આ ક્ષેત્રમાં વિકસાવવામાં આવ્યું હતું તમે જોશો કે મોટાભાગના કામ ખૂબ જ પ્રારંભિક અગ્રણી કામ પ્રોફેસર ગ્રેગરી બ્રુઅર દ્વારા કરવામાં આવ્યા હતા તેથી તેમનો વિચાર હતો કે મારો મતલબ છે કે આજ સુધી તેમને જે પ્રકારનું કાર્ય પ્રકાશિત કર્યું છે તેમાં તમને વિવિધ પ્રકારની અલ્ઝાઇમર દવાઓ અને તે તમામ પ્રકારની વસ્તુઓનું પરીક્ષણ કરવા માટે ઈન વિટ્રો એનાલોગ વધુ જોવા મળશે તેથી આ માધ્યમ છે જેનો ઉપયોગ ગર્ભ હિપ્પોકેમ્પલ સંવર્ધન માટે થાય છે હવે આ માધ્યમમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે ખૂબ જ સારું છે બધા ઘટકો સમાન રહે છે સિવાય કે તે ઓસ્મોલેરિટી વૈવિધ્યસભર છે કારણ કે આ માધ્યમની ઓસ્મોલેરિટી આશરે 215 થી 225 મિલીઓસ્મોલ છે પુખ્ત હિપ્પોકેમ્પલ સંવર્ધન માટે તમને જરૂરી ઓસ્મોલેરિટી ક્યાં છે માધ્યમની ઓસ્મોલેરિટી લગભગ 260 થી 270 મિલિઓસ્મોલ્સ છે તેથી આ મૂલ્ય પુખ્ત ઉંદરના મગજના પ્રવાહીમાંથી આવ્યું છે તેથી આ માધ્યમમાં આગળની પ્રગતિ જે ગર્ભ માટે વપરાતી હતી તે ન્યુરો બેઝલ નો ઉપયોગ કરી રહી છે પરંતુ તે બજારમાં આવે છે તે A સાથે આવે છે જ્યાં પુખ્ત વયના લોકો પુખ્ત હોય છે તેથી ન્યુરો બેઝલ A અને ન્યુરો બેઝલ રેગ્યુલર માં તફાવત ઓસ્મોલેરિટી માં છે જો હું બરાબર યાદ કરું તો જો ન્યુરો બેઝલ A માં સોડિયમ ક્લોરાઇડ નું પ્રમાણ વધારે હોય છે તેથી અનિવાર્યપણે તમારી પાસે ન્યુરો બેઝલ રેગ્યુલર હશે અને તમે તેને ન્યુરો બેઝલ A બનાવવા માટે NaCl ની જરૂરી માત્રા ઉમેરી શકો છો તેથી ન્યુરો બેઝલ માંથી તમે તેને ન્યુરો બેઝલ A માં રૂપાંતરિત કરો છો તેથી આટલી બાબત છે હકીકત એ છે કે આ પ્રથમ વખત છે જ્યારે હું કોઈ માધ્યમને ચોક્કસ માધ્યમ માં રજૂ કરું છું તેથી માધ્યમ વધુ કે ઓછું સમાન રહે છે સિવાય કે હવે તમારે બીજું પગલું રજૂ કરવું પડશે જેને એન્ઝાઇમેટિક ડિસોસીએશન કહેવામાં આવે છે જે પેપેન છે બરાબર હવે આ વિભાજન જે શબ્દ ને ફરીથી ગ્રેગરી બ્રુઅર નો સંદર્ભ આપવો પડે છે તેણે આ સ્થિતિને વધુ સારી રીતે કરી કે તેણે જોયું કે આ વિભાજન લગભગ 30 મિનિટ લે છે હવે 30 મિનિટમાં આપણે હિપ્પોકેમ્પસ ના તમામ કોષોને અલગ કરી દીધા અને આ રચનામાં તમારા પુખ્ત હિપ્પોકેમ્પલ ના વિભાજીત કોષોનો સમાવેશ થાય છે તેમાં શું હશે એક ચેતાકોષ પિરામિડલ ચેતાકોષની અંદર ન્યુરોન એક ઇન્ટર ન્યુરોન 2 ગ્લિયલ કોષ એસ્ટ્રોગ્લિયા એ એસ્ટ્રોસાયટ્સ ઓલિગોડેન્ડ્રોસાઇટ બનાવે છે તેમાંના મોટા ભાગના મૃત્યુ પામે છે પરંતુ તમે જાણો છો કે તમારી પાસે હજી પણ દૂષકો હશે જે માયલિનેટિંગ કોષો તરીકે કાર્ય કરે છે તો તમે અહીં શું મેળવી રહ્યા છો તેનો વિચાર કરો તમને વિવિધ કોષોનું મિશ્રણ મળી રહ્યું છે તેથી તમારો આગળનો પડકાર કોષ અલગ કેવી રીતે કરવો તેથી તમે હવે ધીમે ધીમે જુઓ છો કે આપણે એક ઉદાહરણ સાથે આગળ વધી રહ્યા છીએ આપણે કોષ સંવર્ધન ની જટિલતા તરફ આગળ વધી રહ્યા છીએ તેથી હું અહીં પૂરું કરીશ આવતા અઠવાડિયે હવે પછીના વ્યાખ્યાન માં આપણે કેટલીક મૂળભૂત બાબતો ફરીથી શરૂ કરીશું જે આ કેસ સ્ટડી પર અનુસરીને કેવી રીતે કોષોને અલગ કરી શકે છે અને આ દાખલો સમાન રહેશે માત્ર કોષનો પ્રકાર અલગ અલગ હશે આપ સૌનો આભાર